તેથી ફંડામેન્ટલ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિં ગના આ કોર્સમાં તમારું સ્વાગત છે તેથી આશ્રિત સ્ત્રોતો પણ આવરી લેવામાં આવશે તેથી તે વસ્તુઓ છે અને આપણે મૂળભૂત ખ્યાલોથી શરૂ કરીશું મૂળભૂત ખ્યાલો અને ત્યાંથી ધીમે ધીમે ઊંડાણથી સમજ તરફ આગળ વધીશું અને પહેલા ડીસી ભાગ આવરી લેવામાં આવશે અને પછી સિંગલ ફેઝ થ્રી ફેઝ સર્કિટ દરેક બાબત આવરી લેવામાં આવશે જેમાં રેઝોનન્સઅથવા પ્રમેય માટે મહતમ નો સમાવેશ થઈ શકે અને તે શું કહો છો ચુંબકીય રીતે કપલ સર્કિટ્સ અને પછી જે પણ પ્રથમ વર્ષના અભ્યાસક્રમો જેવા કે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની સમકક્ષ સર્કિટ અને પછી વોલ્ટેજ રેગ્યુલેશન પછી થ્રી ફેઝ ઇન્ડક્શન મશીનની સમકક્ષ સર્કિટ સુધી જેટલો પ્રથમ વર્ષનો કોર્સ હતો તે ધ્યાનમાં લેશું અને પછી તે ડીસી મશીન તેથી આ રીતે ચાલો આપણે પ્રથમ વસ્તુ શરૂ કરીએ તે મૂળભૂત ખ્યાલ છે તેથી સામાન્ય રીતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની બધી બ્રાંચો ખરેખર બે વસ્તુ પર આધારિત હોય છે જે ઇલેક્ટ્રિક સર્કિટ થિયરી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી છે તેથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ઘણી બ્રાંચો જેવી કે પાવર સિસ્ટમ કંટ્રોલ સિસ્ટમ ઇલેક્ટ્રિક મશીનો ઇન્સ્ટ્રુમેન્ટેશનઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન બધી ઇલેક્ટ્રિક સર્કિટ થિયરી પર આધારિત છે તેથી આ કોર્સ મુખ્યત્વે તે છે જે પ્રથમ સેમેસ્ટર અથવા પ્રથમ વર્ષના બદલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી માટે છે અને તેથી આપણે ખૂબ જ મૂળ વસ્તુથી શરૂ કરીશું તેથી બેઝિક ઈલેકટ્રીક સર્કિટ થિયરી કોર્સ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી માટે મહત્વપૂર્ણ કોર્સ છે અને અલબત્ત અને ઇલેક્ટ્રિકલ ઇજનેરી શિક્ષણના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થી અથવા પ્રથમ વર્ષના વિદ્યાર્થી માટે ઉત્તમ પ્રારંભિક પોઈન્ટ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એટલે કે તે બધી ઇલેક્ટ્રિકલને લગતી બાબતો પછી ઇલેક્ટ્રોનિક્સ પછી ઇન્સ્ટ્રૂમેનટેશનને આવરી લે છે તેથી દરેક વ્યક્તિ મારો અર્થ એ છે કે બધા વિશેષ પ્રથમ વર્ષમાં છે તેઓ આ અભ્યાસક્રમ લઈ શકે છે તેથી અને મૂળભૂત રીતે જો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિશે વિચારીએ તો આપણે ઘણી વાર રસ ધરાવીએ છીએ કે ખરેખર એક બિંદુથી બીજામાં ઇલેક્ટ્રિકલ ઉર્જાનું સ્થાનાંતરિત કરવું આ સામાન્ય વિચાર હોય છે જ્યારે ઘરની વસ્તુ પરની તે સર્કિટ તરફ નજર કરીયે અને તે પાવર જનરેશન સ્ટેશનમાં ક્યાંક જોયુ હોય પરંતુ અંતિમ બાબત એ છે કે ઘણી વખત ઉર્જાને એક થી બીજા પોઈન્ટ તરફ સ્થાનાંતરિત કરવામાં પણ રસ હોય છે જે ઉર્જાને સ્થાનાંતરિત પણ કરે છે તેથી આ કરવા માટે આપણે ઇલેક્ટ્રિકલ ઉપકરણોનું જોડાણ કરવું આવશ્યક છે તેથી અને આવા જોડાણને ઇલેક્ટ્રિક સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે હું તેને આનાથી ચિહ્નિત કરું છું જો આ વાત આ પ્લેન આપણને ઇલેક્ટ્રિકલ ઉપકરણોના જોડાણ ની જરૂર હોય છે અને આવા જોડાણને ઇલેક્ટ્રિક સર્કિટ તરીકે ઓળખવા આવે છે અને ઇલેક્ટ્રિક સર્કિટની દરેક વસ્તુને એલિમેંટ તરીકે ઓળખવામાં આવે છે તેથી આપણને ખરેખર જરૂર છે તે ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસના એકબીજા સાથેના જોડાણની જરૂર છે અને એકબીજા સાથેના જોડાણ તે વાયર દ્વારા થશે ફક્ત વાહક વાયર દ્વારા થશે અને આવા જોડાણને ઇલેક્ટ્રિક સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે અને ઇલેક્ટ્રિક સર્કિટની દરેક વસ્તુને એલિમેંટ તરીકે ઓળખવામાં આવે છે તેનો અર્થ એ કે ઇલેક્ટ્રિક સર્કિટની દરેક વસ્તુને એલિમેંટ તરીકે ઓળખવામાં આવે છે તેથી ઇલેક્ટ્રિક સર્કિટ એ ઇલેક્ટ્રિકલ એલિમેંટોનું એકબીજા સાથેનું જોડાણ છે તેથી મારો અર્થ એ છે કે આ એક ઇન્ટરવ્યુ છે ઇલેક્ટ્રિકલ એલિમેંટો અને ઇલેક્ટ્રિક સર્કિટ તેથી ઇલેક્ટ્રિકલ એલિમેંટોના ઇલેક્ટ્રિકલ જોડાણ તેથી ફક્ત આ આકૃતિ એક પર આવો તે એક સરળ ઇલેક્ટ્રિક સર્કિટ બતાવે છે તેથી તેમાં મૂળ ૪ એલિમેંટો જોઇ શકાય છે ફક્ત આ સર્કિટ જુઓ તેમાં ચાર મૂળ એલિમેંટોનો સમાવેશ થાય છે તેથી એક વોલ્ટેજ સ્ત્રોત છે તેથી આ ખૂબ જ મૂળભૂત બાબતો છે જે આપણે શરૂ કરી છે તેથી આ એક વોલ્ટેજ સ્રોતનું પ્રતિનિધિત્વ કરે છે જેને બેટરી કહો આ સિમ્બોલ પછી આવશે બેટરી સિમ્બોલ પછી આવશે આ સ્વીચ છે અને આ વાહક સામગ્રી છે જો આ બંધ હોય આ સ્વિચ બંધ હશે જો તે ખુલ્લી છે તે ખુલ્લી છે અને આ ખરેખર વાહક વાયર છે ત્યાં કંડક્ટર વાયર રજૂ કર્યો છે અને આ લેમ્પ છે અને આ ફિલામેન્ટ છે કહો કે તે ટંગસ્ટનનો બનેલો છે તેથી આ એક સરળ સર્કિટ છે તેથી લૅમ્પ જોડેલ આવી સરળ સર્કિટની ઘણી એપ્લીકેશન હોય છે જેમ કે ટોર્ચ લાઇટ તરીકે અથવા સર્ચ લાઇટ વગેરે તેથી આ એક સરળ ઇલેક્ટ્રિક સર્કિટ છે હવે ચાલો આપણે બેટરીને રજૂ કરતા વોલ્ટેજ સ્ત્રોત પર આવીએ તેથી મૂળભૂત રીતે શું થાય છે તે ઇલેક્ટ્રીક ચાર્જ તે ઇલેક્ટ્રોન છે તેમાં તે ઇલેક્ટ્રોન લખેલું છે તેથી આપણે બેટરીમાં રાસાયણિક દળોને લીધે બેટરીમાં રહેલા રાસાયણિક દળોને લીધે સર્કિટમાંથી પસાર થશે બેટરીનો થોડોક ભાગ ભૌતિકશાસ્ત્રનો થોડોક ભાગનો અભ્યાસ કર્યો છે તેથી અહીં તે રાસાયણિક પ્રતિક્રિયાને આવરી લેશું નહીં પરંતુ આપણે ત્યાંથી જે કંઇ શીખ્યું છે તે ફક્ત આપણે તેના વિશે જ વાત કરીશું તેથી બેટરીમાં રાસાયણિક દળોને કારણે સર્કિટમાંથી પસાર થશે ચાર્જ બેટરીમાં રહેલા રસાયણોથી ઉર્જા મેળવે છે અને લેમ્પમાં ઉર્જાને પહોંચાડે છે તેથી આ અવગણના કરનારો ચાર્જ હું થોડી વાર પછી આના પર આવીશ તેથી બેટરીમાં ચાર્જ ખરેખર રસાયણોમાથી ઉર્જા મેળવે છે અને લેમ્પને ઉર્જા પહોંચાડે છે ખરેખર અહીંથી ઉર્જા લેમ્પ પર આવે છે અને બેટરી વોલ્ટેજ એ ચાર્જના એકમ દ્વારા પ્રાપ્ત ઉર્જાનું એક માપ છે જે બેટરી માથી પસાર થાય છે પાછળથી વોલ્ટેજ બીજી વસ્તુઓ જોશું પરંતુ બેટરી વોલ્ટેજ ચાર્જના એકમ દ્વારા ઉર્જા મેળવવાનું એક માપ છે કારણ કે તે બેટરીમાથી પસાર થાય છે પરંતુ અલબત્ત જો સ્વીચ બંધ છે પરંતુ એક વાત એ છે કે ધારો કે આ વાહક વાયર માની લો કે તે તાંબાનો વાયર છે અને પ્લાસ્ટિકનું ઇન્સ્યુલેશન હશે અને આ ટંગસ્ટન છે ટંગસ્ટન વાયર ખરેખર તાંબાની તુલનામાં સારો વાહક નથી આપડે તેના પર આવશુ અને પરંતુ સવાલ એ છે કે વાયરો તાંબાના વાહકના બનેલા છે મેં હમણાં જ કહ્યું છે અને ઇન્સુલેટર ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન દ્વારા એક બીજા ઉપર કોટિંગ હોય છે વાયર ઉપર કોટિંગ જોઇ શકાય છે તેથી ઇલેક્ટ્રોન ખરેખર તાંબાના વાહકમાં સરળતાથી આગળ વધે છે પરંતુ પ્લાસ્ટિક ઇન્સ્યુલેશનમાંથી પસાર થતું નથી તેથી આ વાયર ત્યાં છે પરંતુ તે પ્લાસ્ટિક ઇન્સ્યુલેશન છે અને તે સ્વીચ મેં કહ્યું હતું કે આ કરંટને જવા દેશે જો સ્વિચ બંધ કરો તો કરંટ વહેશે જો ફક્ત તેને ખોલો અને કરંટ વહેશે નહીં તેથી અને લેમ્પ ખરેખર મેં કહ્યું હતું કે તેમાં ટંગસ્ટન વાયર શામેલ છે જે તે ઉચ્ચ તાપમાનનો પ્રતિકાર કરી શકે છે તેથી ટંગસ્ટન ઇલેક્ટ્રિકલ કંડક્ટર જેવુ નથી અથવા તાંબા જેવુ અને ખરેખર ઇલેક્ટ્રોન ટંગસ્ટનના અણુઓ સાથે અથડામણ અનુભવે છે અને તે ટંગસ્ટન વાયરો છે કારણ કે જો તે તાંબાનો કંડક્ટર છે તો શું ચાર્જ અથવા ઇલેક્ટ્રોન વહી રહ્યો છે અને તે ટંગસ્ટનના વાયરના અણુઓ સાથે ટકરાશે તેથી તેથી ટંગસ્ટન ગરમ થવાને પરિણામે અને આપણે કહી શકીએ કે ટંગસ્ટન વાયરમાં ઇલેક્ટ્રિકલ અવરોધ હતો આ રીતે ઉર્જા બેટરીમાં રાસાયણિક ક્રિયા દ્વારા ઇલેક્ટ્રોનમાં અને પછી ટંગસ્ટનમાં સ્થાનાંતરિત થાય છે જ્યાં તે ગરમી તરીકે દેખાય છે તેથી ટંગસ્ટન એટલું ગરમ થાય છે તે પ્રકાશ ઉત્સર્જિત થાય છે તેથી હું એક પ્રશ્ન મૂકીશ કે જે આ વસ્તુ પર ઘણા પ્રશ્નો છે જ્યારે હું તેના પર આવીશ તેથી જે કંઈપણ ઇલેક્ટ્રોન પ્રવાહ કરે છે તો મને આ સર્કિટ પર જવા દો ફક્ત રાહ જોવો તે છે કે ખરેખર આ તાંબાના કંડક્ટરમાં ઇલેક્ટ્રોન વહી રહ્યા છે જ્યારે તે પર આવે છે ત્યારે તે ટકરાઇ છે તે ટંગસ્ટનમાં અને તેથી તે ગરમીનું કારણ બને છે તેથી એનો અર્થ એ છે કે આપણે કહી શકીએ કે ટંગસ્ટનમાં ઇલેક્ટ્રિકલ અવરોધ છે અને હું અહીં એક પ્રશ્ન મૂકીશ કે આપણે જોયું છે કે તે બલ્બ ૪૦ વોટ ૬૦ વોટ અને ૧૦૦ વોટ અને તેથી વધુ તો તેમની પાસે તમામ ટંગસ્ટન ફિલામેન્ટ્સ છે તેથી આનો વ્યાસ શું છે તે એક પ્રશ્ન છે આ ટંગસ્ટન ફિલામેન્ટ કારણ કે જો પછી ખબર પડશે કે તે સિક્કા જેવું લાગશે અને આ ટંગસ્ટન ફિલામેન્ટનો તે વ્યાસ શું છે તે આ એક પ્રશ્ન છે તેથી ૪૦ વોટ કે પછીથી ૪૦ વોટ ૬૦ વોટ અથવા ૧૦૦ વોટ જોશું તેથી ઉર્જા બેટરીમાં રાસાયણિક ક્રિયા દ્વારા સ્થાનાંતરિત થાય છે કારણ કે બેટરીમાં રાસાયણિક ક્રિયા હોય છે તેથી તે ઉર્જા ઇલેક્ટ્રોનમાં અને પછી ટંગસ્ટનમાં જાય છે જ્યાં તે ગરમી તરીકે દેખાય છે તેથી ટંગસ્ટન એટલું ગરમ બને છે કે તે પ્રકાશ ઉત્સર્જિત થાય છે આ એક મૂળ સિદ્ધાંત છે તે સરળ સર્કિટ છે તે સરળ ડીસી વોલ્ટ એક સરળ સ્વીચ વાયરો અને ટંગસ્ટન લેમ્પ છે જે કંઈ તેમાં ૪૦ ૬૦ ૮૦ માફ કરો ૧૦૦ વોટ બલ્બ છે તેથી હવે તમામ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં ખરેખર એકમની સિસ્ટમ આ વસ્તુ છે જે આપણે ઘણું માપી શકીએ જથ્થાઓ જેવા કે વોલ્ટેજ પછી કરંટ એમ્પીયર પાવર વોટ અને તેથી વધુ તેથી મારી પાસે માપદંડ પ્રમાણભૂત ભાષામાં જણાવવો આવશ્યક છે જેમ કે તમામ એન્જિનિયરિંગ વ્યવસાયિકો સમજી શકે કે કોઈ પણ દેશને ધ્યાનમાં લીધા વગર જ્યાં માપન લેવામાં આવે છે આ પ્રકારની આંતરરાષ્ટ્રીય માપનની ભાષા લેવામાં આવે છે તે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ એકમો છે તેને આપણે ટૂંકમાં એસઆઈ એકમ કહીયે છીએ તે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ એકમો છે જેને આપણે એસઆઈ એકમો કહીએ છીએ તેથી વજન અંગેની સામાન્ય પરિષદ દ્વારા અપનાવવામાં આવેલ માપણી કરવામાં આવે છે જે 1960 માં હતી તેથી આપણે એસઆઈ અનુસરીએ છીએ એ એસઆઈ એકમો છે આપણે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ યુનિટઓ કહીએ છીએ જેને આપણે બીજી રીતે બોલાવીએ છીએ એસ તેથી મૂળભૂત રીતે આ આંતરરાષ્ટ્રીય સિસ્ટમમાં ૬ મુખ્ય એકમો મૂળભૂત રીતે ફકત ૬ મુખ્ય એકમ હોય છે આપણે જરૂર પ્રમાણે જ્યાંથી અન્ય તમામ ભૌતિક જથ્થાના એકમો મેળવી શકાય તેથી કોષ્ટક ૧ ૧ તે ૬ મુખ્ય એકમોની જરૂરિયાત દર્શાવે છે અને ત્યાં એસઆઇ યુનિટ્સનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે તેથી એસઆઈ એકમનો એક મોટો ફાયદો એ છે કે તે પ્રિફિક્સ નો ઉપયોગ કરે છે પાવર પ્રાપ્ત કરવાના આધારે અને તે નાના અને મોટા એકમો બેઝિક યુનિટ્સ સાથે સંબંધિત કરે છે તેથી કોષ્ટક ૧ ૨ એસઆઈ પ્રિફિકસો બતાવે છે અને તે સિમ્બોલો પહેલા આ ૬ મૂળભૂત એસઆઈ એકમો પર આવશું તેથી આ છ મૂળભૂત છે એક લુમિનસ ઇટેન્સિટી કેન્ડેલા છે જેને તે સીડી કહીયે છીએ બીજુ થર્મોડાયનેમિક તાપમાનI કેલ્વિન છે જેનો સિમ્બોલ K છે અને લંબાઈ મીટરનો સિમ્બોલ m છે બીજું માસ કિલોગ્રામ તે કિલો છે બીજું તે ટાઇમ સેકંડ છે એમ્પીયર A માં ઇલેક્ટ્રિક કરંટ આ ૬ માનક આંતરરાષ્ટ્રીય છે અથવા જે એસઆઈ એકમો બનાવે છે જે અન્ય હોઈ શકે છે તે મેળવી શકાય છે તેથી આ ૬ ને બેઝિક એસઆઈ યુનિટ્સ કહે છે તેથી તે ધ્યાનમાં લેવું જોઈએ અને પછી કોષ્ટક ૧ ૨ તે ખરેખર જોશે તે એસઆઈ પ્રિફિકસો ત્યાં ઘણા ૧ અથવા ૨ છે હું તે બનાવું છું જેમ કે જો તે 10ની ઉપર ૧૮ની ઘાત છે તેને એક્સા કહે છે તેનો સિમ્બોલ E છે આ ૧૦૧૫ પેટા છે તે મોટો અક્ષર P છે આપણે ૧૦૧૨ ટેરા કહીયે છીએ તે T છે પછી ૧૦ ની ૯ ઘાત તેથી તે ગીગા છે તે G છે પછી જ્યારે 10 ની ૬ ઘાત પર આવીએ તે મેગા છે તે M છે અને તેની આગળ ખરેખર ૧૦૩ છે પરંતુ ૧૦ ની ૩ ઘાત એટલે કિલો છે તેથી તે મુજબ સંખ્યા મુજબ તે ક્રમાંકિત કરી શકાય છે કે તે k છે આ રીતે ડેકા દેસી સેન્ટી મિલી માઇક્રો બધા પરંતુ છેલ્લે એક ૧૦ ની ઘાત ૧૮ છે તેને નાનામાં એટો કહે છે જેને આપણે a કહીયે છીએ ૧૦ ની -૧૫ ઘાત કહીએ છીએ તેને ફેમ્ટો f કહે છે અને ૧૦ ની ૧૨ ઘાત તે પાઇકો p છે અને તેથી આગળ તેથી ૧૦૧૮ થી ૧૦ ૧૮ સુધી આ ખરેખર છે એસઆઈ પ્રિફિકસો જે આ ગુણાકાર કરે છે તે આ પ્રિફિક્સ છે અને આ સિમ્બોલો છે તેથી પ્રથમ મૂળભૂત ૬ એસઆઈ એકમો અને આ તે છે જે એસઆઈ પ્રિફિકસો છે તેથી આ આપણે જાણવું જોઈએ આગળ ચાર્જ અને કરંટ છે હવે ઇલેક્ટ્રિક ચાર્જનો ખ્યાલ એ તમામ ઇલેક્ટ્રિકલ ઘટનાઓને સમજાવવા માટેનો મૂળ સિદ્ધાંત છે ઇલેક્ટ્રિક સર્કિટનો સૌથી મૂળભૂત જથ્થો ઇલેક્ટ્રિક ચાર્જ છે અહીં આપણે ઇલેક્ટ્રિક ચાર્જની કેટલીક મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓની સમીક્ષા કરીશું તે પછી કરંટ પર આવશુ ખરેખર ચાર્જ પ્રવાહના પરિવર્તનનો દર કરંટ છે તેથી ત્યાં આવશું કે પ્રથમ એક ચાર્જ દ્વિધ્રુવી છે જેનો અર્થ છે કે ઇલેક્ટ્રિકલ અસરો જોવા મળે છે તે નેગેટિવ ચાર્જ કરતાં પોજીટીવ દ્રષ્ટિએ વર્ણવવામાં આવે છે તેથી ચાર્જ દ્વિધ્રુવી છે તેથી તેનો અર્થ એ છે કે ઇલેક્ટ્રિકલ અસરો પોજીટીવ અને નેગેટિવ ચાર્જની દ્રષ્ટિએ વર્ણવવામાં આવે છે બીજી વસ્તુ પ્રાયોગિક અવલોકન મુજબ છે પ્રકૃતિમાં રહેતા એકમાત્ર ચાર્જ એ ઇલેક્ટ્રોનિક ચાર્જોનું અભિન્ન ગુણાકાર છે જે ઇ આ વર્ગ ૧૨ ના ભૌતિકશાસ્ત્રથી પણ જાણી શકાશે e ૧ ૬૦૨ ૧૦ ની ૧૯ ઘાત કુલમ્બ તેથી આ એકમાત્ર ચાર્જ છે જે પ્રકૃતિ અથવા ઇલેક્ટ્રોન ચાર્જનો અભિન્ન ગુણાકારમાં આવે છે જે આ મૂલ્ય છે અને ત્રીજો મુદ્દો એ છે કે ઇલેક્ટ્રિકલ ઇફેક્ટ્સ ચાર્જ અને ચાર્જની ગતિ બંનેને અલગ પાડવામાં આભારી છે અને ચોથો મુદ્દો ચાર્જ સ્ટેટના સંરક્ષણનો કાયદો છે કે જે ચાર્જ બનાવી અને નાશ કરી શકાશે નહીં ફક્ત ટ્રાન્સફર કરી શકાશે તેથી તે ફક્ત તેને સ્થાનાંતરિત કરી શકે છે ન તો બનાવી શકે છે અથવા નષ્ટ પણ ના કરી શકે આમ ઇલેક્ટ્રિક ચાર્જનો બીજગણિત સરવાળો સિસ્ટમમાં બદલાતો નથી તેથી ચોથું ખૂબ મહત્વનું છે તેથી આ ધ્યાનમાં રાખવું જોઈએ તેથી જ્યારે ઇલેક્ટ્રિક ચાર્જની અસર અનુભવી શકાય છે જ્યારે આપણે આપણા વુલન સ્વેટરને દૂર કરવા જઈએ છીએ જેનો અર્થ થાય છે કે આપણે આપણા વુલન સ્વેટરને કાઢતી વખતે જોયું હશે અને તે આપણા શરીરમાં વળગી રહેલું હોય છે અથવા કાર્પેટ પર ચાલીને આંચકો લાગશે અન્ય ઇલેક્ટ્રિકલ ચાર્જ મારો અર્થ એ છે કે જ્યારે આપણા વુલન સ્વેટરને કાઢીયે ત્યારે તે જોઈ શકાય છે કે તે ચોંટતું હોય છે આપણા શરીરના ઇલેક્ટ્રિક ચાર્જને લીધે અથવા ઘણી વખત જ્યારે આપણે ફક્ત કાર્પેટ પર કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણને કોઈ પ્રકારનો આંચકો આવે છે તેથી ચાર્જ એ અણુ કણોની ઇલેક્ટ્રિકલ મિલકત છે જેમાં દ્રવ્યકુલોમ્બમાં માપવામાં આવે છે તેથી ચાર્જનો યુનિટ કુલમ્બ છે અને તે અણુ કણોની ઇલેક્ટ્રિકલ મિલકત છે જેમાં દ્રવ્ય ખરેખર સમાવે છે કુલમ્બ માં મપાય છે હવે ઇલેક્ટ્રિક ચાર્જના પ્રવાહને ધ્યાનમાં લો તેથી આ બાજુના પેઇઝ નંબર પર જુઓ તેથી હવે ઇલેક્ટ્રિકના પ્રવાહને ધ્યાનમાં લો ઇલેક્ટ્રિક ચાર્જની એક વિશિષ્ટ સુવિધા એ છે કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થઈ શકે છે તેનો અર્થ એ કે તે ગતિશીલ છે તેનો અર્થ એ કે ચાર્જ એક સ્થાને થી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થઈ શકે છે તેથી શહેરોમાં ગતિશીલ જ્યારે તેને ઉર્જાના અન્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે અને ચાર્જની ગતિ ઉત્પન્ન થાય છે અને ઇલેક્ટ્રિક પ્રવાહ જેને આપણે કહીએ છીએ તે કરંટ છે તેથી તે જોવાનો નાનો રસ્તો જ્યારે આપણે જાણીએ છીએ કે વાહક વાયરમાં ઘણા અણુ હોય છે અને બેટરી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સનો સ્રોત છે તેથી કંડક્ટર વાહક વાયરમાં કેટલાક અણુઓનો સમાવેશ કરે છે અને બેટરી એ ઇલેક્ટ્રોમેટ્રિક ફોર્સનો સ્ત્રોત છે જ્યારે કોઈ વાહક વાયર બેટરી સાથે જોડાયેલ હોય ત્યારે ખૂબ જ ઝડપી ઉદાહરણ એ છે કે આપણે જોયું કે વોલ્ટેજ સ્ત્રોત સ્વિચ દ્વારા વાયર અને ક્ષણિક લૅમ્પ નું સંચાલન કરે છે ચાર્જિસને જલ્દીથી ખસેડવાની ફરજ પાડવામાં આવે છે ત્યાં એક બેટરી હોય ત્યાં કોઈ વાહક વાયર હોય છે જ્યારે વાયર કનેક્ટ થયેલ તે બેટરી હતી તેથી શું થશે પોજીટીવ ચાર્જને એક દિશામાં ખસેડવા માટે ચાર્જિસ ગણવામાં આવે છે અને નેગેટિવ ચાર્જ વિરુદ્ધ દિશામાં આગળ વધે છે બહુ સરળ લોજિક છે ચાર્જની આ ગતિ ઇલેક્ટ્રિક કરંટ બનાવે છે હવે ચાર્જની કઈ દિશાને આપણે કરંટની દિશા તરીકે ધ્યાનમાં લઈશું પરંપરાગતરીત કરંટ પ્રવાહની દિશા પોજિટિવ ચાર્જિસ ની જેમ લેવાય છે કારણ કે તે નેગેટિવ ચાર્જના પ્રવાહની વિરુદ્ધ તે આગામી આકૃતિ ૧ ૨ માં બતાવ્યા પ્રમાણે છે આ જુઓ ધારો કે આ બેટરી છે આ ચાર્જને વહેતો બતાવવા માટે થોડીક મોટી બતાવવામાં આવી છે તેથી આ ખરેખર વહેતો નેગેટિવ ચાર્જ છે આ નેગેટિવ ટર્મિનલ છે આ પોજિટિવ ટર્મિનલ છે તેથી ચાર્જ પોજિટિવ ચાર્જના પ્રવાહની દિશામાં વહેશે આ રીતે તેથી તે છે તેથી આ પરંપરાગત છે તેથી આ કરંટની દિશા અથવા અન્ય રીતે તે નેગેટિવ ચાર્જના પ્રવાહની વિરુદ્ધ છે આ તે નેગેટિવ ચાર્જનો પ્રવાહ છે જે આ છે તેથી તે બીજી રીતે આગળ વધી રહ્યો છે તેથી આ ખરેખર પરંપરાગત છે જો પરંપરાગત રીતે જોવું જોઈએ તો આ પરંપરાગત કરંટના પ્રવાહને લેવાનું છે અથવા પોજિટિવ ચાર્જની ગતિવૃત્તિ તે આકૃતિ પ્રમાણે બતાવેલ નેગેટિવ ચાર્જના પ્રવાહની વિરુદ્ધ છે આ આકૃતિ ૧ ૨ છે તેથી જે રીતે પોજિટિવ ચાર્જના પ્રવાહની દિશા છે તે કરંટની દિશા છે અથવા ચાર્જના ડાયરેક્ટિવ પ્રવાહની વિરુદ્ધ છે તેથી ગતિમાં ચાર્જ દ્વારા થતી ઇલેક્ટ્રિકલ અસરો ચાર્જ પ્રવાહના દર પર આધારીત છે ચાર્જ પ્રવાહનો દર ઇલેક્ટ્રિક કરંટ તરીકે ઓળખાય છે ધારો જો q ચાર્જ છે t સમય છે અને i કરંટો છે તેથી i dqdt તેથી ગાણિતિક રૂપે કરંટ ચાર્જ અને સમય વચ્ચેનો સંબંધ જુદો છે તેમાં i dq dt આ એક સમીકરણ ૧ ૧ છે તે i કરંટ એમ્પિયરમાં છે q એ ચાર્જ કુલમ્બમાં છે અને t સમય સેકન્ડમાં છે તેથી મૂળભૂત રીતે કરંટ dq dt જો નોંધ લો કે ૧ એમ્પીયર ૧ કુલમ્બ પ્રતિ સેકંડ તેનો અર્થ એ કે જો આ બાજુ ૧ એમ્પિયર હોય તો આ બાજુ તે ૧ હોવું જોઈએ તેથી આ કુલમ્બ છે આ બીજું છે તેથી તે ૧ કુલમ્બ પ્રતિ સેકંડ હશે ધારો કે જો q ઉદાહરણ તરીકે ધારો કે આ પ્રકારની રીતથી ડેટા લો કે dq ૫ dt છે તે પણ ૫ છે તે રીતે તેથી તે શું હશે તે ૧ કુલમ્બ પર સેકંડ તેથી ટાઇમ t ૦ અને t વચ્ચેનો ચાર્જ ટ્રાન્સફર આપણને મળેલા સમીકરણ ૧ ની બંને બાજુ ઇન્તીગ્રેટ કરીને પ્રાપ્ત થાય છે તેનો અર્થ માની લો કે પ્રારંભિક સમયે t t ૦ અને અંતિમ સમય t છે પછી જો આ સમીકરણ ઇન્તીગ્રેટ થાય તો આ સમીકરણ મળે તો તે q બનાવી શકાય છે કે t ૦ થી t idt આનો અર્થ એ કે આ એક આવે છે તે dq i dt તેથી q ઇંતિગ્રલ ઓફ t ૦ થી t પછી idt તેથી તે સમીકરણ આપણે q t ૦ થી idt લખી રહ્યા છીએ તેનો અર્થ જો સમય t ૦ અને t વચ્ચે હોય તો ચાર્જ ટ્રાન્સફર થાય છે તો આ સમીકરણ q t 0 થી t idt છે આ સમીકરણ ૧ ૨ છે તેથી એનો અર્થ એ કે સમીકરણ ૧ સૂચવે છે કે કરંટ એ અચલ મૂલ્યવાન ફંકશન હોવું જરૂરી છે જેનો અર્થ અહીં આ સમીકરણ ૧ થી સૂચવે છે કે કરંટ ખરેખર સ્થિર મૂલ્યવાન ફંકશન હોવું જરૂરી છે તેથી અચલ મૂલ્યવાન ફંકશન કારણ કે આપણે પછીથી જોશું કે કરંટના ઘણા પ્રકારો હોઈ શકે છે તે ચાર્જ વિવિધ રીતે સમય સાથે બદલાઈ શકે છે આપણે ડીસી અને એસી બંને જોશું એસી સમયે કરંટ સમય સાથે બદલાય છે અને ડીસી માટે ખરેખર કરંટ અચલ છે તેથી તે સમય સાથે બદલાતો નથી તેથી જ્યારે કરંટ સમય સાથે અચલ હોય છે ત્યારે આપણે કહીએ છીએ કે આપણી પાસે ડાયરેક્ટ કરંટ છે જે ડીસી કરંટ છે આકૃતિ આમ ડાયરેક્ટ કરંટ એ કરંટ છે જે સમય સાથે અચલ રહે છે તેથી મારો મતલબ શું છે કે જે પણ સમય હોય કરંટ અચલ હોઈ શકે બીજી બાજુ એક કરંટ જે સમય સાથે બદલાય છે અને સમયાંતરે તે દિશા બદલે છે તે કહે છે તેને અલ્ટરનેટિંગ કરંટ કહે છે આ અલ્ટરનેટિંગ કરંટ આપણે હવે એસી સર્કિટ માટે જોશું અત્યારે નહીં પરંતુ આકૃતિનો થોડો ભાગ અને અન્ય વસ્તુઓ હું તમને સમજણ ખાતર બતાવીશ તેથી આ રીતે અલ્ટરનેટિંગ કરંટ એ કરંટ છે જે સમય સાથે બદલાય છે સમયાંતરે તેથી તેનો અર્થ એ કે તે હશે તેથી અલ્ટરનેટિંગ કરંટનો ઉપયોગ આપણા ઘરમાં થાય છે કારણ કે આપણી ઘરની બધી વસ્તુઓ એ તેથી એસી સર્કિટ પછીથી જોશું પ્રથમ ડીસી પછી એસી રેફ્રિજરેટર ટોસ્ટર એર કન્ડીશનર અને અન્ય ઇલેક્ટ્રિકલ ઉપકરણોને ચલાવવા માટે જોશે જે પણ એસી આ બધું મેળવશે તે એસી પાવર એસી વોલ્ટેજ એસી કરંટ છે તેથી પરંતુ ડીસીમાં કરંટ છે તે અચલ છે તેથી આકૃતિ ૧ ૩ ખરેખર ડીસી કરંટના મૂલ્યો બતાવે છે અને પછી સાઇન અચાનક એસી કરંટ તેથી આ કિસ્સામાં આ તરંગને સમજી શકાય છે આ સાઈનોસોઇડલ છે અને થોડો ભાગ કટર રૂપે છે અથવા આ સાઈનોસોઇડલ છે અથવા આ આકૃતિ ૧ તો આ એક ડીસી કરંટ છે આ કરંટ છે આ સમય સેકંડમાં છે તે અચલ છે ધારો કે કરંટ ડીસી છે કરંટ ૩ A છે તે સ્થિર છે છેલ્લે આ ખરેખર એક સામયિક છે જે સમયાંતરે થી બદલાતું રહે છે તેથી આ એસી કરંટ છે આ એક કોસાઇન ફંક્શન છે અને આ એસી કરંટ આપવામાં આવ્યો છે i cos2πt કહો t ફક્ત રાહ જોવો આ ફંક્શન છે i cos2πt તેથી આ એસી કરંટ છે એસી કરંટ પછી જોશું તેથી અને આ ડીસી કરંટનું ઉદાહરણ છે હવે આકૃતિ ૧ ૪ આનો અર્થ એ કે આ અન્ય પ્રકારનો સમય સાથે બદલાતો કરંટ જેમ કે ટ્રાઈએંગૂલરઅને સ્કેવેર વેવ આ પણ સમય સાથે બદલાતો કરંટ છે આ ટ્રાઈએંગૂલર ફંકશનછે આ કરંટ છે અને આ પણ તે રેકટેગ્યુલર છે આ પણ સમયાંતરે બદલાતું રહે છે તો આ પણ છે આ ટ્રાઈએંગૂલર વેવ અને આ સ્કેવેર વેવ છે આ પણ અલ્ટરનેટિંગ અલ્ટરનેટિંગ કરંટ તેથી હવે જેમ આપણે પહેલા જોયું છે કે કરંટ પ્રવાહની દિશા પરંપરાગત રૂપે પોજિટિવ ચાર્જ ની દિશામાં લેવામાં આવે છે મેં કહ્યું હતું કે તે કરંટ જ્યારે બેટરીનો સિમ્બોલ માંથી પોજિટિવ ચાર્જ વહેતો હોય છે તેથી તેથી જ પોજિટિવ ચાર્જની ચળવળની દિશા લેવામાં આવે છે તેથી આ પરંપરાગતના આધારે કરંટ ૪ એમ્પીયર પોજિટિવ અથવા નેગેટિવ રીતે રજૂ કરી છે આ આકૃતિ ૫ માં બતાવવામાં આવ્યું છે જ્યાં લેમ્પ બેટરી સાથે શ્રેણીમાં જોડાયેલ હોય છે જુવો તે કેવું છે આનાથી શરૂઆત કરીએ ચાલો આપણે તે સમજવાનો પ્રયત્ન કરીશું જો આપણે બધું સમજવાનું શરૂ કરીશું ત્યારે આપણે વસ્તુઓ ગોતીશું વસ્તુઓ આપણા માટે ખૂબ સરળ બની ગઈ હશે તેથી શું કરીશું બેઝિક ફ્લો સમજવાનો પ્રયત્ન કર્યો જો આ સ્પષ્ટ હોય તો સર્કિટ થિયરી મળશે આ સર્કિટ પેટર્નની બીજી વસ્તુ ખૂબ જ સરળ છે ઉદાહરણ તરીકે આ એક બેટરી છે તે બેટરીનો સિમ્બોલ છે બીજી વસ્તુ પર જેથી પછી આવશું ત્યાં એક બેટરી છે આ સિમ્બોલ છે આ - સિમ્બોલ છે અને આ ૨ ટર્મિનલ માર્ક ૧ અને ૨ છે અને આ કહો ટંગસ્ટન લેમ્પ છે આ એક લેમ્પ છે અને જ્યારે ૪ એમ્પિયર કરંટ લે છે કહો વહેતો કહો ૪ એમ્પીયર કરંટ વહે છે તેથી તે ૧ થી ૨ છે તેને ૧ થી ૪ એમ્પીયર આપેલો છે પછી I૨૧ શું હશે તે ફક્ત વિરુદ્ધ હશે તે ૪ હશે કારણ કે આ કરંટ ખરેખર આ રીતે આગળ વધે છે જ્યારે આ કરંટ લો ત્યારે આ I૧૨ ની જેમ આવે છે અને પરંતુ જ્યારે ઊંધી દિશા લો ત્યારે I૨૧ તે ૪ એમ્પીયર હશે તેથી આ આકૃતિમાં I૧૨ ૪ એમ્પીયર છે તેનો અર્થ એ છે કે લૅમ્પમાથી કરંટ સંદર્ભ દિશા ૧ થી ૨ તરફ નિર્દેશ કરે છે કે આ સંદર્ભ દિશા ૧ થી ૨ છે કે જો I ૨ થી ૪ લો તેનો અર્થ એ કે કરંટ ૪ એમ્પીયર વહે છે ૧ થી ૨ પોઝિટિવ પરંતુ જો બીજી રીતે લઈએ અથવા ધારો કે જો ૨ થી ૧ લઈએ તે ખાલી નેગેટિવ સંગ્ના છે તે ૪ એમ્પિયર હશે જો ૨ થી ૧ લઈએ ફકત બીજી શું દિશા લઈએ કારણકે આપણે અહી I૧૨ લીધુ છે આપણે I૨૧ લીધુ છે તેથી I૨૧ એ કરંટ છે જેનો સંદર્ભ ૨ થી ૧ આપવામાં આવ્યો છે અલબત્ત I૧૨ અને I૨૧ ની તીવ્રતા સમાન છે અને સાઇન વિરોધી છે કારણ કે તેઓ સમાન કરંટ સૂચવે છે પરંતુ વિરુદ્ધ દિશા સાથે આમ આપણી પાસે I૧૨ I૨૧ ૪ એમ્પીયર છે જેની તિવ્રતા સમાન છે પરંતુ I૧૨ ૪ એમ્પીયર છે તેથી I૨૧ ૪ એમ્પીયર તેથી આ સમીકરણ ૧ ૩ છે તેથી આ ભાગ ખૂબ જ સરળ છે પરંતુ સમજી શકાય તેવું છે તેનો અર્થ એ કે સીધી સંદર્ભ દિશા ૧ થી ૨ નો અર્થ ૧ થી ૨માં ૪ એમ્પીયર સુધીનો છે જો આ સંદર્ભ લખવામાં આવે તો ૨ થી ૧ સાઇન બદલાઇ જાય છે પછી I૨૧ ૪ એમ્પીયર હોવું જોઈએ તેથી I૧૨ I૨૧ ૪ એમ્પીયર કરંટની તિવ્રતા સમાન રહેશે માત્ર સાઇન બીજી રીતે હશે તેથી આ ખરેખર કરંટની થોડી સમજ છે આગળ વોલ્ટેજ છે તેથી હવે કરંટ નો ભાગ વૉલ્ટેજ છે સમયનો સંદર્ભ લો ૨૭૪૩ જેમ કે આ પહેલાના સેક્શનમાં હમણાં જ સમજાવ્યું હતું કે ઇલેક્ટ્રોનને કંડક્ટરમાં કોઈ ખાસ દિશામાં ખસેડવા માટે થોડું કામ અથવા ઉર્જા સ્થાનાંતરિત થવાની જરૂર હોય છે તેથી આ કાર્ય ખરેખર બાહ્ય ઇલેક્ટ્રિક હેતુ બળ દ્વારા કરવામાં આવે છે આકૃતિ ૧ ૨ માં બતાવ્યા પ્રમાણે સામાન્ય રીતે બેટરી દ્વારા રજૂ થાય છે તેથી આ આકૃતિ ૧ તેથી આ ખરેખર બાહ્ય ઇલેક્ટ્રોમોટિવ બળ ઇએમએફ છે સામાન્ય રીતે બેટરી દ્વારા રજૂ કરવામાં આવે છે આકૃતિ ૧ ૨ આવે છે આ ઇએમએફ હવે આ આકૃતિ ૧ ૨માં એ જોયું છે કે એક વોલ્ટેજ સ્રોત પછી ટ્રાન્જિયન્ત ફિલામેન્ટ કાયદો શું છે આ ઇએમએફને પોટેન્સીયલ તફાવત તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા આપણે કેટલીક વખત વોલ્ટેજ કહીએ છીએ ખરેખર જ્યારે પણ પોજિટિવ અને નેગેટિવ ચાર્જ અલગ પડે છે ત્યારે ઉર્જા વિસ્તૃત થાય છે તેથી આ ઇએમએફ પોટેન્સીયલ તફાવત અને વોલ્ટેજ તરીકે પણ ઓળખાય છે તેથી જ્યારે પણ પોજિટિવ અને નેગેટિવ ચાર્જ અલગ કરવામાં આવે છે ત્યારે ઉર્જાનો વિસ્તાર થાય છે તેથી વોલ્ટેજ એ એકમ ચાર્જ દીઠ ઉર્જા છે જે અલગ પાડી બનાવવામાં આવે છે આમ વોલ્ટેજ V૧૨ ને ૨ પોઈન્ટ વચ્ચે કહ્યું છે ઇલેક્ટ્રિક સર્કિટમાં ૧ અને ૨ તે આ કંઈક એવું માની લો કે ઇલેક્ટ્રિક આ ખરેખર ૨ પોઈન્ટો છે તે બીજી વસ્તુ પર આવશે આ ૨ પોઈન્ટ છે આ ૧ અને ૨ છે અને આ વોલ્ટેજ છે V૧૨ કહો અને આ લેમ્પ છે તેથી જ્યારે અહીં આવો ત્યારે ઇલેક્ટ્રિક સર્કિટમાં ૨ અને ૧ પોઇન્ટ વચ્ચેના વોલ્ટેજ V૧૨ એ ઉર્જા અથવા કાર્યને કરવા માટે જરૂરી છે ૧ થી ૨ નો એકમ ચાર્જ આપણે આ ગુણોત્તરને ડિફરેન્સિયલ સ્વરૂપમાં વ્યક્ત કરીએ છીએ જે b સ્મોલ v કેપિટલ V૧૨ પ્રિફિક્સ d w dq w ઉર્જા છે જુલ્સમાં q ચાર્જ છે કુલમ્બમાં તે V૧૨ વોલ્ટેજ છે વોલ્ટ્સમાં તેથી વોલ્ટેજ ખરેખર dwdq છે w એ ઉર્જા જુલ્સમાં છે અને qચાર્જ કુલમ્બમાં છે તેથી સમીકરણમાં તેથી આ ખરેખર સમીકરણ ૧ ૪ છે તેથી સમીકરણ ૧ ૪ તે સ્પષ્ટ છે કે ૧ વોલ્ટ જો આ બાજુ ૧ વોલ્ટ હોય તો તે ૧ જૂલ પર કુલમ્બ હશે તેથી તેથી જ તે ૧ જૂલ પર કુલમ્બ છે અથવા ૧ જૂલ ૧ ન્યુટન મીટર છે તેથી એક ન્યુટન મીટર પર કુલમ્બ પરંતુ ત્યાં ૧ જૂલ પર કુલમ્બનો ઉપયોગ કરવામાં આવશે તેથી આ રીતે વોલ્ટેજ અથવા પોટેન્સીયલ તફાવત એ એક એલિમેંટ દ્વારા એકમ ચાર્જને ખસેડવા માટે જરૂરી ઉર્જા છે ફક્ત હું ફક્ત કહું છું કે શા માટે વોલ્ટેજ ને રેખાંકિત કરવો અથવા પોટેન્સીયલ તફાવત તે એકમ ચાર્જને એલિમેંટમાથી ખસેડવા માટે જરૂર પડતી ઉર્જા છે જેમ કે આકૃતિ આકૃતિ તરફ જુઓ આકૃતિ ૧ ૬ વોલ્ટેજ સ્રોત કે જે ૧ અને ૨ પોઇન્ટ વચ્ચે લેમ્પ જોડાયેલ હતો અને - સિમ્બોલ સંગ્ના પણ આપવામાં આવે છે તેથી આ પોલારિટી છે આ ૧ છે અને આ ૨ છે ૧ પોજિટિવ છે ૨ નેગેટિવ છે તેથી સંગ્નાનો ઉપયોગ વોલ્ટેજ પોલારિટી ની સંદર્ભ દિશા દર્શાવવા માટે થાય છે તેથી વોલ્ટેજ V૧૨ નું અર્થઘટન બે રીતે થઈ શકે છે પ્રથમ વસ્તુ એ છે કે આ પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરો પોઈન્ટ ૧ પોટેન્સીયલ V૧૨ વોલ્ટસ પોઈન્ટ ૨ કરતા વધારે છે આ આકૃતિ જુઓ તે આ પોઈન્ટએ પોટેન્સીયલ V૧૨ આના કરતા વધારે છે જે અન્ય પોઈન્ટ ૨ તેથી એનો અર્થ એ કે પોઈન્ટ ૧ નું પોટેન્સીયલ V૧૨ એ પોઇન્ટ ૨ કરતા વધારે અથવા પોઈન્ટ ૧ પર પોટેન્સીયલ પોઈન્ટ ૨ ના સંદર્ભમાં એ V૧૨ છે બીજું યાદ રાખવું સરળ છે તેથી આ ખ્યાલ છે તેથી આ કિસ્સામાં કા તો પોઈન્ટ ૧ પર પોટેન્સીયલ છે અથવા V૧૨ વોલ્ટસ પોઇન્ટ ૨ કરતા વધારે છે અથવા પોઇન્ટ ૨ ના સંદર્ભમાં પોઈન્ટ ૧ પર પોટેન્સીયલ ઓછું છે ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે કહી શકો છો V૧૨ આભાર અમે ફરી પાછા આવીશું